બધા ને નમસ્કાર એન્જિનિયરિંગ ડ્રોઈંગ અને કોમ્પ્યુટર ગ્રાફિક્સ પરના અમારા એનપીટીઈએલ ઓનલાઇન પ્રમાણપત્ર અભ્યાસક્રમ માં આપનું સ્વાગત છે હું આઈઆઈટી ખડગપુર ના મિકેનિકલ એન્જિનિયરિંગ વિભાગ નો પ્રાધ્યાપક રાજારામ લકારાજુ છું આપણે મોડ્યુલ 1 ને આવરી લઈએ છીએ જેમાં આપણે વ્યાખ્યાન નંબર 5 એન્જિનિયરિંગ ડ્રોઈંગ નો પરિચય શીખીએ છીએ અમારા અભ્યાસક્રમ પાઠયપુસ્તકો એ એન ડી ભટ્ટ અને અન્ય દ્વારા એન્જિનિયરિંગ ડ્રોઈંગ છે વર્ગ 1 થી 4 માં આપણે એન્જિનિયરિંગ ડ્રોઈંગ નો પરિચય ડ્રોઇંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડ્રોઇંગ્સ દોરવાના સાધનો લાક્ષણિક અક્ષર શૈલી અક્ષરો દોરવાની રીત ડ્રોઈંગ શીટ નુ માનક લેઆઉટ ગોઠવણી ડાયમેન્શનિંગ માપ લખવાની રીત dimensioning પરના કેટલાક મુદ્દાઓ વિશે શીખ્યા આજના વર્ગ આપણે વિશેષ ડાયમેન્શનિંગ માપ લખવાની રીત dimensioning વિશે ખાસ કરીને પરિમાણો વિશે કેટલીક વધુ વસ્તુ ઓ શીખીશું જેમ કે જો આ ચાપ arc આર્ક વર્તુળનો ભાગ વર્તુળો કર્વ છે સમાંતર પ્રકારના પરિમાણો કેવી રીતે આપવા જોઈએ અને બીજી ઘણી વસ્તુઓ છેલ્લા વર્ગોમાંથી ટૂંકમાં સારાંશ આપતા પરિમાણોનો ઉપયોગ માપ અને સ્થિતિને રજૂ કરવા માટે થાય છે અને પરિમાણ એ એકમમાં વ્યક્ત કરાયેલ આંકડાકીય મૂલ્ય છે અમારા એસ આઈ મેટ્રિક એકમોમાં અમે પરિમાણ માટે સંખ્યાત્મક મૂલ્ય તરીકે મીમીનો ઉપયોગ કરીએ છીએ અને આ ઉત્પાદન સુવિધામાં મશિનિસ્ટ્સ માટે પ્રાથમિક સંદેશા વ્યવહાર છે આપણે રેખીય પરિમાણો વિશે કંઇક શીખ્યા કોણીય પરિમાણો કેવી રીતે આપવા જો તે ત્રિજ્યા છે અને સંદર્ભ પરિમાણો શું છે આંકડાની દ્રષ્ટિએ તમને ફરીથી સારાંશ આપવા માટે પ્રથમ પરિમાણ અહીં આ આકારના ઓબ્જેક્ટ માટે આ તે છે જે આપણે મૂળભૂત પરિમાણ તરીકે 1 75 તરીકે બતાવ્યું છે અને ત્યાં રેખા ને રજૂ કરવા માટે એક પરિમાણ રેખા છે જો તે ઓછામાં ઓછું 10 મીમી હોય તો ફક્ત અમે તેને તે બાજુ બતાવીશું જો તે કરતા ઓછું હોય તો આપણે તેનાથી દૂર બીજા પરિમાણોનો ઉપયોગ કરીએ છીએ કોઈપણ પરિમાણને દોરવા માટે અમને એક્સ્ટેંશન લાઇનની extension lines વિસ્તરણ રેખા જરૂર છે અને જો ત્યાં કોઈ કર્વ છે તો આપણે તેને ત્રિજ્યા દ્વારા રજૂ કરીએ છીએ અને વ્યાસ અથવા ત્રિજ્યા જેવું કંઈક વર્ણન કરવા માટે આ ત્રિજ્યા માટે એક્સ્ટેંશન લાઇન extension lines વિસ્તરણ રેખા જેને આપણે લીડર રેખાઓ કહીએ છીએ કોઈપણ વ્યાસ માટે અમે ખાસ પ્રતીક phi નો ઉપયોગ કરીએ છીએ કેન્દ્રની જેમ કંઈક રજૂ કરવા માટે અમે ડેશ નાની ડેશ અને લાંબી ડેશ લાઇનો દ્વારા સેન્ટર લાઇન નો ઉપયોગ કરીએ છીએ જો તે સ્કેલ મુજબ ન હોય તો સામાન્ય રીતે અમે તે પરિમાણોને રજૂ કરીએ છીએ કોઈપણ સંદર્ભ ના સંદર્ભમાં અમે કૌંસમાં સંદર્ભ પરિમાણ નો ઉપયોગ કરીએ છીએ સામાન્ય રીતે અમારી ડ્રોઈંગ શીટ પર અમે એક શબ્દ વાક્ય નો ઉલ્લેખ કરીએ છીએ સિવાય કે બધા પરિમાણો મીમીમાં હોય ત્યાં સુધી દર વખતે મી લખવાને બદલે આપણે બધા પરિમાણોને મી માં પ્રમાણભૂત શબ્દ તરીકે વાપરીએ છીએ અમે એક માનક ઉદાહરણ સમજાવેલ હતુ જ્યાં અમે પરિમાણોને રજૂ કરવા માટે કોઈ ઓબ્જેક્ટ માટે બતાવ્યું છે અમે એક્સ્ટેંશન લાઈન અંદર નાના પરિમાણો અને બહાર સૌથી મોટા પરિમાણો દર્શાવવા માટે ઉપયોગ કરીએ છીએ તેથી આ તે સૌથી નાનું પરિમાણ છે જે તેની અંદર છે એનું એક કારણ છે જે નજીક છે અને તે બહારનું પરિમાણ મોટું છે ઓબ્જેક્ટ ની અંદર કોઈ પરિમાણ ન બતાવવું એ એક માનક પ્રથા છે એ જ રીતે જો આ નળાકાર પદાર્થો છે તો અમે આગળ વધ્યા અને phi ના ચિહ્ન દ્વારા ઓબ્જેક્ટ ની બહાર મુખ્ય વ્યાસ બતાવ્યા તેથી અહીં તે એક સિલિન્ડર છે એક સ્ટેપ 1 અને ફરીથી આપણી પાસે એક સ્ટેપ 1 છે તેથી નાના પરિમાણો અંદરની તરફ અને સૌથી મોટા પરિમાણો બહારની તરફ આપણે સામાન્ય રીતે ઓબ્જેક્ટ ની અંદર કંઈપણ બતાવતા નથી જે અંદર પરિમાણો બતાવવાની પરિમાણો બતાવવાની ખોટી રીત છે અમે ખૂણાઓનો કોઓર્ડિનેટ્સ નો ઉપયોગ કરીને પણ પરિમાણો બતાવ્યા છે કંઈક જો કોઓર્ડિનેટ્સ સિસ્ટમની સાપેક્ષે ઇન્ક્લાઈન્ડ ઓબ્જેક્ટ આ એક 2 5 હોય અને આ વિસ્તરણ રેખા એક્સ્ટેંશન લાઈન્સ દ્વારા ફરીથી 4 વિસ્તરણ રેખા એક્સ્ટેન્શન્સ લાઇન અને તે જ રીતે વિસ્તરણ રેખા એક્સ્ટેંશન લાઇન નો ઉપયોગ કરીને કોઈપણ આ બિંદુ બતાવી શકે છે તે 1 એકમ જેવું કંઈક છે તેથી એક વાર આપણે આ મુદ્દાઓને લંબાઈની દ્રષ્ટિએ જાણીએ પછી આપણે જાણીએ છીએ કે આ લાઈન રેખા ક્યાં જોડવી આ ઇન્ક્લાઈન્ડ રેખા ઓ કોઈપણ આ રીતે બનાવી શકે છે જો તે કોણીય માહિતી છે તો આપણે સામાન્ય રીતે તેને ખૂણાઓની દ્રષ્ટિએ રજૂ કરીએ છીએ કોઈપણ ઢાળવાળી કોર ચેમ્ફર્સ અમે આ સતત લીટીનો ઉપયોગ કરીને તે ચેમ્ફરિંગ રેખા રજૂ કરીએ છીએ નોંધ કરો કે પરિમાણ બહારની તરફ છે કારણ કે અંતર ખૂબ નાનું છે તેથી તેને આ રીતે બતાવવું સારું નથી તે અમને આ નાના પરિમાણોને બહારથી બનાવવાની સુવિધા આપે છે અને ત્યાં પણ ચેમ્ફરિંગ રેખા છે જે 45 ડિગ્રી ના ખૂણા પર હશે જો એક જ જગ્યા પર ચાપ આર્ક્સ હોય તો આપણે સામાન્ય રીતે આ ચાપ આર્ક્સ હોય છે અને માપ લખવાની રેખા ડાયમેન્શન લાઇન લીડર રેખાઓ લીડર લાઇન leader lines નો ઉપયોગ કરીને આપણે એકમો રજુ કરવાની સ્થિતિમાં હોઈશું તેની ત્રિજ્યા માટે R 6 એકમ તેવી જ રીતે આ ચાપ જેવું કંઈક છે અને અહીંથી આપણે તે ચાપ ને માપવા જઈશું પરંતુ લીડર લાઈન નો ઉપયોગ કરીને આપણે નાના એકમો રજુ કરવાની સ્થિતિમાં કરવાની સ્થિતિમાં હોઈશું આપણે અહીં સામાન્ય રીતે તેને ઓબ્જેક્ટ ની અંદર બતાવતા નથી એ જ રીતે જો ત્યાં કોઈ જટિલ આકાર હોય તો અમે રુચિના ક્ષેત્ર તરીકે તેની આજુબાજુ વર્તુળ બનાવીયે છીએ અને પછી તેને ચોક્કસ કટ પરિમાણો મોટા દૃશ્યો સાથે બતાવીએ છીએ પછી આપણે આ ડ્રોઇંગ રેખાઓ માટેના વિવિધ નિયમો સમજવાનો પ્રયાસ કર્યો છે તેમાંના કેટલાક માપ સ્થિતિ તેમને કેવી રીતે રજુ કરવા અને ઉદાહરણ તરીકે જો તેમને કેવી રીતે રજુ કરવા તેના પર કોઈ વ્યાસ હોય તો તેથી અહીં માપ S પ્રતીક અને સ્થાનોનું સ્થિતિ રજૂ કરે છે તેથી અમે તેને Ls દ્વારા રજૂ કરીએ છીએ આ માપ છે અને આ સ્થાન છે છિદ્ર એ તે ચોક્કસ સ્થાન પર છે હવે આપણે ડાયમેન્શનિંગ માપ લખવાની રીત dimensioning ના વિશેષ મુદ્દાઓ પર આવીશું આ રેખાઓ ને પરિમાણિત કરવાની વિવિધ રીતો છે તેમાંથી એક ને ચેન ડાયમેન્શનિંગ કહેવામાં આવે છે તેનો ઉપયોગ જ્યારે દરેક પરિમાણ કોઈ પણ અંતર વિના સીધા જ આગામી પરિમાણ ની બાજુમાં મૂકવામાં આવે છે ત્યારે થાય છે ઉદાહરણ તરીકે ચાલો આ ઓબ્જેક્ટ લઈએ ત્યાં એક સ્ટેપ બ્લોક છે તેમાં થોડા છિદ્રો પણ છે તેથી જ્યારે પણ ત્યાં છિદ્રો વર્તુળો અને તેથી વધુ હોય છે ત્યારે આપણે સામાન્ય રીતે આ ડેશ ડોટ લાઇનો દ્વારા રજૂ કરીએ છીએ હવે અમે ચેન ડાયમેન્શનિંગનો ઉપયોગ કરવા માંગીએ છીએ જો તમે નોંધ્યું છે કે અહીં એક એક્સ્ટેંશન લાઇન extension lines વિસ્તરણ રેખા છે ત્યાં એક વધુ એક્સ્ટેંશન લાઇન extension lines વિસ્તરણ રેખા છે ત્યાં એક વધુ એક્સ્ટેંશન લાઇન extension lines વિસ્તરણ રેખા છે તે વચ્ચે આપણે પરિમાણ 20 બતાવવા જઈ રહ્યા છીએ ફરીથી આ એક 25 અને ફરીથી આ એક 28 છે આ એક્સ્ટેંશન લાઇન extension lines વિસ્તરણ રેખા વચ્ચે કોઈ અંતર નથી એકબીજાની બાજુમાં આપણે આ પરિમાણ રેખાઓના નિર્દેશક ચિહ્ન એરો arrow દ્વારા પરિમાણો બતાવી રહ્યા છીએ એ જ રીતે ઊભી દિશા માટે ચાલો બીજો રંગ વાપરીએ આ એક્સ્ટેંશન લાઇન extension lines વિસ્તરણ રેખા છે અને તેમાં અમે ડાયમેન્શન લાઇન નો ઉપયોગ કરીએ છીએ ફરીથી ડાયમેન્શન લાઇન અહીં અને અહીં ડાયમેન્શન લાઇન પણ વાપરીશું તેથી તેમની વચ્ચે કોઈ અંતર નથી આ પ્રકારની એકબીજાની બાજુમાં જો આપણે સમાન સ્તરે આવી વસ્તુઓ બતાવીએ છીએ જેને આપણે ચેન ડાયમેન્શનિંગ કહીએ છીએ આ પદ્ધતિ આપણે ફક્ત ત્યારે જ વાપરી શકીએ છીએ જો ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવત સંચય ભાગના કાર્યને અસર કરતું નહીં હોય આવતા વર્ગમાં આ ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવત ના મુદ્દા વિશે આપણે શીખીશું 25 મીમી ને બદલે જો આપણી પાસે વત્તા અથવા ઓછા 0 51 મીમી પ્રકારના એકમો હોય તો આ વધારાની વસ્તુ જેને આપણે ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવત કહીએ છીએ તેનો અર્થ એ કે જ્યારે તમે મશીનિંગ કરતા હો અથવા સંભવત આ પ્રકારના ભાગો ઉત્પન્ન કરવાનો ભાગ બનાવતા હોવ ત્યારે 25 મી ચોક્કસપણે પેદા બનાવવું સહેલું નથી ત્યાં હંમેશાં વત્તા અથવા ઓછા પ્રકારના કરેક્શન સુધારા હોય છે આવી પ્રકારની ચીજોને ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવત કહેવામાં આવે છે વધુ વિગતો આપણે આવતા વર્ગમાં શીખીશું જ્યારે આપણી પાસે આવા પ્રકારની ટોલેરન્સિસ પરિમાણ માં માન્ય તફાવત ન હોય ત્યારે જ આપણે ચેન ડાયમેન્શનિંગનો chain dimensioning સાંકળ પરિમાણ બતાવવાની સ્થિતિમાં હોઈશું નહીં તો શું થશે આ 25 વત્તા અથવા ઓછા હોવાનું માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે હંમેશા અમુક પ્રકારના અંતર સાથે હશે તેથી જ્યારે ભાગો વચ્ચે આવા પ્રકારના સ્તરો અસ્તિત્વમાં હોય ત્યારે સતત ચેન ડાયમેન્શનિંગ chain dimensioning સાંકળ પરિમાણ શક્ય નથી તે બિનજરૂરી રીતે મશિનિસ્ટને machinist યંત્ર-ચાલક મૂંઝવણમાં મૂકે છે તેથી અમે ત્યારે જ ચેન ડાયમેન્શનિંગ chain dimensioning સાંકળ પરિમાણ નો ઉપયોગ કરીએ છીએ જ્યારે આવી ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવત નો સંચય શક્ય ન હોય જો તે ત્યાં ન હોય તો જ આપણે ચેન ડાયમેન્શનિંગ સાથે જવું જોઈએ આ પ્રકાર ની સતત વસ્તુ ચાલો આ નળાકાર પદાર્થ લઈએ અહીં ચેન ડાયમેન્શનિંગ ના બદલે અમે સમાંતર પરિમાણો સાથે જઈએ છીએ તેથી ત્યાં હંમેશાં એક સંદર્ભ બેઝ સંદર્ભ આધાર હોય છે ચાલો આપણે એક હાઇલાઇટર દ્વારા જોઈએ આ સંદર્ભ બેઝ સંદર્ભ આધાર છે તે સંદર્ભ બેઝમાંથી આપણી પાસે આવા પ્રકારના પરિમાણો 15 એકમો હશે એ જ રીતે તે સંદર્ભ બેઝમાંથી આ 30 એકમો છે તેવી જ રીતે આ સંદર્ભ બેઝમાંથી આપણી પાસે 45 એકમો છે તેથી આ સંદર્ભ સાથે કેટલી લંબાઈ સુધી તેને રજૂ કરવું તે એકદમ સરળ છે તે પ્રકારની વસ્તુ ખાસ કરીને જો આપણે બતાવી રહ્યા છીએ જો આપણે આ બતાવી રહ્યા છીએ તો આ જુઓ એકબીજા સાથે સમાંતર આવા પરિમાણો જેને આપણે સમાંતર પરિમાણો કહીએ છીએ જ્યારે પરિમાણોની સંખ્યા સામાન્ય જગ્યાથી સમાન દિશામાં માપવામાં આવે છે અહીં સામાન્ય જગ્યા આ છે તે ભાગ ની સપાટી છે પછી સમાન જગ્યાથી તમામ પરિમાણો સાચવવાની પદ્ધતિ ને સમાંતર પરિમાણ કહેવામાં આવે છે નોંધ લો કે પરિમાણ રેખાઓ એક બીજાને સમાંતર છે અને સમાન અંતરે છે આ અંતર એક જ હશે આવા પ્રકારના પરિમાણોને સમાંતર પરિમાણ કહેવામાં આવે છે આ વસ્તુઓને પરિમાણિત કરવાની એક બીજી રીત છે જે ને સંયુક્ત પરિમાણો કહેવામાં આવે છે ચાલો આ ઓબ્જેક્ટ ને પસંદ કરીએ આ ઓબ્જેક્ટ છે અને આ એક્સ્ટેંશન લાઇન છે તેથી આ એક પ્રકારનું સતત ચેન ડાયમેન્શનિંગ છે જો તમે 20 15 20 એકબીજાની બાજુમાં નોંધશો અને તે સતત ચેન ડાયમેન્શનિંગ છે ચાલો આપણે આ જોઈએ અને આ આને જોઈએ જ્યારે આપણે આ 8 મીમી જોઈ રહ્યા છીએ અને આ 8 મિમિ તે સમાંતર ની સાથે સમાંતર છે તેથી અમારી પાસે આ 8 ભાગો માટે બંને સમાંતર છે સમાંતર પરિમાણો અને આ 20 માટે ચેન ડાયમેન્શનિંગ બંને એક જ ડ્રોઇંગ્સ માં શામેલ છે આને સંયુક્ત પરિમાણો કહેવામાં આવે છે કેટલીકવાર કોઈ હેતુ માટે આપણે સાંકળ અને સમાંતર પરિમાણોને જોડીને તેનો ઉપયોગ કરવો જરૂરી છે કેટલીકવાર આપણ ને કોઓર્ડિનેટ્સ દ્વારા પણ પરિમાણોનો ઉપયોગ કરવાની જરૂર પડી શકે છે જ્યારે ભાગમાં ઘણા પરિમાણો હોય ત્યારે તે વાંચવું વધુ સરળ છે ચાલો આપણે કોઓર્ડિનેટ્સ નો ઉપયોગ કરીશું તેના ઉદાહરણ માટે એક પ્લેટ હશે તેમાં ઘણા છિદ્રો છે ચાલો આપણે તે પ્લેટ જોઈએ આ પ્લેટ છે ત્યાં વિવિધ માપ ના ઘણા છિદ્રો છે હવે જો કોઈ પરિમાણો બતાવવાનું પસંદ કરે છે તે થોડું અણઘડ બની જાય છે તો તે ખૂબ અણઘડ યોગ્ય ન લાગે તેવુ બની જાય છે તેથી તે ઓબ્જેક્ટ ની આજુબાજુ આ બધા પરિમાણોને ખરેખર બતાવવા સારા નથી તેના બદલે વસ્તુઓને ટેબલેટ કરવી એ સામાન્ય પ્રથા છે જ્યારે પણ કોઈ છિદ્ર હોય ત્યારે હંમેશાં આ ડૅશજે વિચિત્ર પ્રકારની લાઇનો છે તે હોય છે તે લંબચોરસ પ્લેટ દ્વારા વધુ છિદ્ર ડ્રિલ કરવા કાણા પાડવા drilling જેવું છે અહીં આપણી પાસે જુદા જુદા છિદ્રો છે 1 2 3 4 થી 11 કુલ 11 આ બોક્સ મા 11 છિદ્રો છે તેથી જ્યારે આપણે આ લંબચોરસ પ્લેટને રજુ કરવામાં રસ ધરાવતા નથી પરંતુ છિદ્રો અને તેના સ્થાન માટે સામાન્ય રીતે આપણે આ પ્રકારની ટેગિંગ tagging માપ બતાવવા ની રીત વાપરીએ છીએ તમે હમણાં જ 1 2 3 પ્રકારના નામ આપો જેને આપણે કહીએ તે ટેગ કરો અને તેનો X કોઓર્ડીનેટ યામ તેનો Y કોઓર્ડીનેટ યામ તેથી 1 માટે X Y 1 તે 15 એકમ પર છે અને તે 25 એકમ પર છે કદાચ X દિશામાં અહીં આપણે જાણીએ છીએ X દિશા તે Y દિશા છે X દિશામાં 15 એકમ તેથી જો આપણે જોઈએ કે આ એક 15 એકમ છે અને જો આપણે તે જોઈએ તો આ એક 25 એકમ છે જે રીતે આપણે આ 15 અને 25 ને સમજીએ છીએ તે છિદ્રનું કેન્દ્ર તે 15 અને 25 એકમ પર છે અને મૂળભૂત માપ વ્યાસ આપણે સામાન્ય રીતે રજૂ કરીએ છીએ તેથી આ સમગ્ર વ્યાસ જો આપણે તેને લીડર લાઇન 5 10 એકમ દ્વારા બતાવવા જઈશું એ જ રીતે 2 2 જેવા અન્ય છિદ્રો માટે આ ફરીથી 15 એકમ છે કારણ છે કે અમારી પાસે આ X પરિમાણ 15 છે અને તે Y દિશામાં લાંબ અંતરે છે તેથી તે બીજા છિદ્ર માટે 65 છે અને તેનો વ્યાસ 10 છે ચાલો આપણે એક મોટા છિદ્ર તરફ જોઈએ તો ચાલો આ છિદ્ર જોઈએ તેના પરિમાણો જોઈએ અને તે સમજીએ આ ભાગ 8 છે આ ડૅશ ડોટ લાઇનોવાળો છિદ્ર છે તે X દિશામાં 60 એકમ ઊભી દિશામાં 50 એકમ પર સ્થિત છે અને તેનો વ્યાસ 15 એકમ છે તેવી જ રીતે ચાલો આપણે અહીં 11 મો ભાગ પસંદ કરીએ આડી દિશામાં તે 90 એકમ પર છે અને આ 20 એકમ પર છે તેથી આ બધા પરિમાણો બતાવવા ને બદલે જે થોડા અણઘડ યોગ્ય ન લાગે તેવા બની જાય છે સામાન્ય રીતે અમે ટેગ ટેબલ સાથે જઈએ છીએ આ પ્રકારની વસ્તુ ને કોઓર્ડિનેટ્સ દ્વારા ડાયમેન્શનિંગ કહેવામાં આવે છે એ જ રીતે જ્યારે પણ વર્તુળાકાર જગ્યાઓ હોય છે ત્યાં વ્યાસ દર્શાવવાની વિવિધ રીતો હોય છે ચાલો એક ઉદાહરણ પસંદ કરીએ વર્તુળ કહો જો તે વર્તુળ છે તો ત્રિજ્યા ને બદલે તેનો વ્યાસ આપીને પરિમાણ આપવું જોઈએ ફક્ત ચાપ આર્ક માટે આપણે કોઈપણ પ્રકારના વર્તુળો માટે ત્રિજ્યા નો ઉપયોગ કરીએ છીએ જેથી આપણે વ્યાસ ના પરિમાણ સાથે જવું છે ચાલો આપણે આ વર્તુળ પસંદ કરીએ કારણ કે આ અંતર મોટું છે કોઈપણ તેને તીર થી બતાવી શકે છે એક લીડર લાઇન phi 30 સાથે સામાન્ય રીતે આ લીડર લાઇન આપણે તેને આડી રાખીશું આ રીતે અને તેની આગળ અમે બતાવીએ છીએ phi ચિન્હ વ્યાસ રજૂ કરે છે અને પરિમાણો જે વસ્તુઓ બતાવવાની એક રીત છે ચાલો આપણે અન્ય પરિમાણો જોઈએ ઉદાહરણ તરીકે આ બીજું વર્તુળ છે આ વર્તુળ માટે આ વિસ્તરણ રેખાઓ છે કોઈ પણ તેને phi 30 એકમ એમ બતાવી શકે છે આ બીજી રીત છે જો આપણી પાસે છિદ્ર અને અન્ય વસ્તુઓ હોય તો આપણે સામાન્ય રીતે આ ડૅશ ડોટ પ્રકારની વસ્તુઓ અથવા છિદ્રો વાળા વર્તુળ સાથે જઈએ છીએ અમે આ ડૅશ ડોટ લાઇન બતાવવા માટે ના ભાગમાં હોઈશું આ પરિમાણ બતાવવાની બીજી રીત છે આ પરિમાણ રેખાને ડબલ એરો બે એરો દ્વારા બતાવવા ને બદલે કોઈપણ તેને એક જ એરો દ્વારા બતાવી શકે છે phi 7 5 સાથેની લીડર લાઇન તેથી આ રીત પણ રજૂ કરે છે કે એક વર્તુળ છે અને વ્યાસ 7 5 એકમ છે આપણે ત્યાં સામાન્ય રીતે જુદી જુદી વર્તુળાકાર જગ્યા ઓ હોય છે જો તે પ્લાનર વર્તુળ વસ્તુ જેવું કંઈક હોય તો અમે વ્યાસ phi દ્વારા રજૂ કરીએ છીએ કેટલીકવાર આપણે હમ્પ પ્રકારના આકારો કર્વ ગોળાકાર ત્રિજ્યા કર્વ જોતા હોઈએ છીએ તે પ્રકારની વસ્તુ આપણે ફક્ત રજૂ કરીએ છીએ કારણ કે તે એક વર્તુળ નથી તે માત્ર એક હમ્પ છે અને તેની ત્રિજ્યા છે તેથી કદાચ આ તે કેન્દ્ર છે ત્યાંથી તે R5 એકમ માં હોઈ શકે છે તેથી ઓબ્જેક્ટ ની અંદરના પરિમાણોને અંદર બતાવવાને બદલે આપણે તેને સામાન્ય રીતે તે રીતે બતાવીએ છીએ આ પ્રકારની કર્વ્સ આર્ક્સ ચાપ માટે તે કેન્દ્ર પણ બતાવવું જરૂરી છે તે કેન્દ્રથી જો આપણે ત્રિજ્યા ને માપી શું તો આપણે સામાન્ય રીતે તે રીતે કરીએ છીએ જો તે નળાકાર પદાર્થો અને વ્યાસ જેવું કંઈક છે તો આપણે તે બતાવવાનું પસંદ કરીશું ઓબ્જેક્ટ ની અંદર બતાવવાની આ એક ખોટી પ્રથા છે તેથી આપણે શું કરીએ તે ઓબ્જેક્ટ થી આગળ વધીએ છીએ જ્યાં લંબચોરસ પરિમાણો દૃશ્યમાન છે અથવા જોવાય છે કારણ કે જો કોઈ સિલિન્ડર જો આપણે આ બાજુના દૃષ્ટિકોણ માંથી કોઈને જોઈએ છીએ તો તે લંબચોરસ જેવું લાગે છે આ મંતવ્યો આપણે પછીનાં વ્યાખ્યાનોમાં શીખીશું તે પરિમાણો માટે આપણે બતાવવું પડશે તે phi છે જે પરિમાણ 6 મિલીમીટર છે તેથી વર્તુળ માં ત્રિજ્યા ને બદલે તેનો વ્યાસ આપીને પરિમાણ આપવું જોઈએ ત્યાં વર્તુળોમાં ઘણા છિદ્રો આવેલા છે ત્યાં એક વર્તુળ છે ત્યાં એક બીજું વર્તુળ છે અને તેથી ત્યાં વર્તુળોની સંખ્યા N છે તે કિસ્સામાં અમે મુખ્ય વર્તુળમાં કેટલા વર્તુળો છે તેનો ઉલ્લેખ કરીએ છીએ તેથી સામાન્ય રીતે અમે તે મુખ્ય વર્તુળના વ્યાસને લીડર લાઇન દ્વારા રજૂ કરીએ છીએ અને આ વર્તુળો વચ્ચેના અંતરને કેન્દ્રમાં રાખી એ છીએ કારણ કે તે એક સરખા અંતરે છે આવા કિસ્સામાં અમે ફક્ત છિદ્રોની સંખ્યાને રજૂ કરીએ છીએ નહિંતર કોઈ એક ખરેખર તે વર્તુળ દ્વારા બનાવેલું કોણ બતાવી શકે છે તે વર્તુળના કેન્દ્ર ને અન્ય પેરિફેરલ પરિઘમાં વર્તુળોમાં જોડતી ત્રિજ્યા તે કોણ શું છે જેનો આપણે સામાન્ય રીતે ઉલ્લેખ પણ કરીએ છીએ ઉદાહરણ તરીકે ચાલો આ ડ્રોઇંગ જોઈએ અહીં વર્તુળો છે મુખ્ય ઓબ્જેક્ટ આ છે જેના પર આ વર્તુળાકાર છિદ્રો બનાવવામાં આવે છે જ્યારે પણ આ છિદ્રો હોય છે ત્યારે આપણા માટે તે સામાન્ય ડૅશ ડોટ પ્રકારની લાઇનો દ્વારા બતાવવા ની સામાન્ય પ્રથા છે અને તે આ વર્તુળની આસપાસ બતાવવામાં આવે છે તેથી ફરીથી આપણે બતાવેલ ડૅશ ડોટ પ્રકારના કર્વ આ નાના નાના છિદ્રો 1 2 3 તેની આસપાસ મૂકવામાં આવ્યા છે તેથી કુદરતી રીતે અમે તે પરિમાણ બતાવવા જઈ રહ્યા છીએ તે કેટલાક 60 એકમ છે અને આડી રેખા સાથેનું આ વર્તુળ 18 ડિગ્રી પર મૂકવામાં આવ્યું છે કદાચ આ વર્તુળ આ રેડિયલ સ્થાનને 30 ડિગ્રી પર મૂકવામાં આવ્યું છે કદાચ આ રેડિયલ સ્થાન 15 ડિગ્રી પર મૂકવામાં આવ્યું છે આ પ્રકારની વસ્તુઓ આપણે સામાન્ય રીતે બતાવીએ છીએ અને એક બીજી વસ્તુ માટે ત્રણ છિદ્રો ધ્યાનમાં લેવાના છે 1 2 3 છિદ્રો અમે બતાવી રહ્યા છીએ તે છિદ્રનો વ્યાસ આ 10 એકમ છે જ્યારે આપણે અન્ય પરિમાણો વિશે શીખીશું ત્યારે બાકીની વસ્તુઓ આપણે શીખીશું એ જ રીતે જ્યારે પણ આ ચાપ માટે આર્ક્સ હોય છે ત્યારે આપણે તેને સામાન્ય રીતે ત્રિજ્યા અને તેના કેન્દ્ર દ્વારા રજૂ કરીએ છીએ એ જ રીતે આ વર્તુળનું કેન્દ્ર છે ઉદાહરણ તરીકે આ બીજી ચાપ આર્ક છે આ કેન્દ્રમાંથી જો આપણે માપીએ તો તે 10 એકમ છે અને પ્રતીક R છે કારણ કે આપણે ઓબ્જેક્ટ ની અંદર નો ઉપયોગ કરતા નથી તેથી આપણે સામાન્ય રીતે 10 એકમ વાળા લીડર લાઇન દ્વારા બહારથી ત્રિજ્યા બતાવીએ છીએ અને તે ચાપનું કેન્દ્ર આ 10 વત્તા ચિન્હ છે એ જ રીતે અહીં બાહ્ય પ્રકારના કર્વ છે ચાપ આર્ક નું કેન્દ્ર ઓબ્જેક્ટ ની અંદર નહીં પણ તેની બહારનું છે તેથી તેના સંદર્ભમાં અમે 46 એકમ બતાવીએ છીએ આ ત્રિજ્યા આ કેન્દ્ર થી બનાવવામાં આવે છે તેવી જ રીતે અહીં પણ સાવચેત રહેવું જોઈએ કારણ કે આપણી પાસે આ બાહ્ય ઓબ્જેક્ટ છે સંદર્ભ પરિમાણ હોવું જોઈએ આ જેવું છે તે આ કેન્દ્રમાંથી આ એક ઓબ્જેક્ટ થી 95 એકમનું છે 95 તે જ રીતે સંદર્ભ આ છે કે આ કેન્દ્ર આથી 80 મીમી પર છે આ તે રીતે છે જે આપણે તેને બતાવીએ છીએ આજના વર્ગમાં અમે વિશેષ ઓબ્જેક્ટ્સના પરિમાણો ના આ પરિમાણો વિશે શીખ્યા આગળના વર્ગમાં આપણે ટોલરન્સ પરિમાણ માં માન્ય તફાવત વિશે વધુ શીખીશું ખુબ ખુબ આભાર